નમસ્કાર મિત્રો તો આજે આ સેશનમાં આપણે સોર્સ ટ્રાન્સફોર્મેશન વિશે ચર્ચા કરીશું તો સોર્સ ટ્રાન્સફોર્મેશનનો અર્થ શું છે તે આપણે હવે જોઈએ આપણે અગાઉના લેક્ચર માં સર્કિટ ના સીરીઝ પેરેલલ સંયોજનની ચર્ચા કરી તેમજ આપણે સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન વિશે પણ ચર્ચા કરી હતી આ બંને ટેક્નિકની મદદથી આપણે સર્કિટ ને ખૂબ જ સરળતાથી ઉકેલી શકીએ છીએ આ સીરીઝ પેરેલલ સંયોજનના કિસ્સામાં આપણે ચર્ચા કરી હતી કે જ્યારે એલીમેન્ટ સીરીઝ માં હોય અથવા પેરેલલમાં હોય ત્યારે તેમાં વોલ્ટેજ ડિવિઝન અને કરન્ટ ડિવિઝન કામ કરે છે એ જ રીતે સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન પરના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે જો સર્કિટ ખુબ જ જટીલ લાગે અને જો તમે તેવું તારણ કાઢી શકો કે તેમાં સ્ટાર અથવા ડેલ્ટા જેવી કોઈ પેટર્ન છે તો તમે સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન નો પ્રયાસ કરી શકો છો અને સર્કિટ સરળ બનાવી શકો છો અગાઉના લેક્ચરમાં આપણે આ બે રીત જોઈ હતી જેમા આપણે જોયુ હતું કે સર્કિટને સરળ કેવી રીતે બનાવી શકાય છે તેવી જ રીતે આપણે આજના લેક્ચરમાં જોશું કે સોર્સ ટ્રાન્સફોર્મેશન તમને સર્કિટને ઉકેલવામાં અને કોઈ ચોક્કસ ટેક્નિક વડે સર્કિટને હલ કરવામાં કઈ રીતે મદદ થઈ શકે છે તેથી સોર્સ ટ્રાન્સફોર્મેશનને એક ટુલ તરીકે ગણવામાં આવશે જે ઈક્વીવેલેન્સી ના ખ્યાલનો ઉપયોગ કરે છે તો હવે પ્રશ્ન એ છે કે આ ઈક્વીવેલેન્સી એટલે શું તો ચાલો આપણે સમજીએ કે આ ઈક્વીવેલેન્ટ સર્કિટ શું છે તો આ ઈક્વીવેલેન્ટ સર્કિટ એ એવી સર્કિટ છે જેની વોલ્ટેજ કરન્ટ લાક્ષણિકતાઓ મૂળ સર્કિટ સાથે સમાનતા ધરાવે છે તેનો અર્થ એ છે કે જો તમારી પાસે V I લાક્ષણિકતા ધરાવતી બે સર્કિટ સમાન હોય તો તમે કહી શકો છો કે એક સર્કિટ એ બીજી સર્કિટ સાથે ઈક્વીવેલેન્ટ છે અને સર્કિટના આ ગુણધર્મને ઈક્વીવેલેન્સી કહેવામાં આવે છે તો હવે પ્રશ્ન એ છે કે આ સોર્સ ટ્રાન્સ્ફોર્મેશન શું છે આ સોર્સ ટ્રાન્સફોર્મેશન એ એક પ્રક્રિયા છે જેમાં એક વોલ્ટેજ સોર્સ કે જેની સાથે રેઝિસ્ટર સીરીઝમાં હોય છે તેની ફેરબદલી એક કરન્ટ સોર્સ કે જેની સાથે એક રેઝિસ્ટર પેરેલલમાં હોય તેની સાથે કરવામાં આવે છે અથવા તો આનાથી ઉલટું પણ હોઈ શકે છે એટલે કે એક રેઝિસ્ટર સાથે પેરેલલમાં કરન્ટ સોર્સ ની અદલાબદલી એક રેઝિસ્ટર સાથે સીરીઝમાં વોલ્ટેજ સોર્સ સાથે કરવામા આવે છે તો હવે આ ફેરબદલી કઈ રીતે કરી શકાય તે આપણે જોઈશું તો ચાલો આપણે તે સમજીએ કે નોડ વોલ્ટેજ અથવા મેશ કરન્ટની રીતના કિસ્સામાં સર્કિટ ના નિરીક્ષણની મદદથી આપણે સમીકરણ મેળવી રહ્યા હતા આપણે સર્કિટ જોઇ રહ્યા હતા અને જુદા જુદા મેશ માં મુળભુત રીતે મેશ કરન્ટને અસાઇન અને ઓળખી રહ્યા હતા અને ત્યારબાદ આપણે મેશ કરન્ટની કિંમત કેટલી હશે તે શોધી શકીએ છીએ તેવી જ રીતે આપણે નોડ પર નોડ વોલ્ટેજ અસાઇન કરી રહ્યા હતા અને કિર્ચોફના વોલ્ટેજ Kirchhoff's voltage અને કરન્ટના નિયમ નો ઉપયોગ કરીને આપણે નોડ વોલ્ટેજની કિંમત શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો આ આપણે મૂળભૂત રીતે ઈન્ડીપેન્ડન્ટ કરન્ટ અથવા ઈન્ડીપેન્ડન્ટ વોલ્ટેજ અથવા ડીપેન્ડન્ટ વોલ્ટેજ તેમજ ડીપેન્ડન્ટ કરન્ટની મદદથી કરી રહ્યા હતા હવે ધારો કે આપણે ઝડપથી આપણી સર્કિટનું એનાલિસિસ કરવા માગતા હોઈએ તો આપણે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશનને પણ તેમાં ઉમેરી શકીએ છીએ અહીં આપણે કરન્ટ સોર્સના રેઝિસ્ટર સાથેના પેરેલલ જોડાણ માટે વોલ્ટેજ સોર્સની સાથે સીરીઝમાં રેઝિસ્ટર મુકીને સર્કિટ એનાલિસિસ પ્રક્રિયાને ઝડપી બનાવી શકીએ છીએ અને આનાથી ઉલ્ટું પણ શક્ય છે તેથી હવે જો તમે ટર્મિનલ a અને b વચ્ચેની આકૃતિ જોશો તો તમારી પાસે એક સીરીઝ રેઝિસ્ટન્સ R અને એક વોલ્ટેજ સોર્સ Vs કનેક્ટ કરેલ છે હવે સોર્સ ટ્રાન્સફોર્મેશન ટેકનિક કહે છે કે જો નોડ a અને b પર તમારી પાસે વોલ્ટેજ કરન્ટ નો સંબંધ બંને સર્કિટ માટે સમાન હોય એટ્લે કે એક રેઝિસ્ટન્સ R સાથે પેરેલલ રીતે એક કરન્ટ સોર્સ નો ઉપયોગ કરીને તેને સમકક્ષ સર્કિટ તરીકે રજૂ કરી શકાય છે તો હવે પછીનો પ્રશ્ન એ થશે કે આપણે Is ના રુપમા Vs ની કિંમત કઈ રીતે શોધી શકીએ અથવા તો Vs ના રુપમા Is ની કિંમત કઈ રીતે શોધી શકીએ અથવા આ બે રેઝિસ્ટન્સનું શું થશે શુ તે બંને સમાન રહેશે કે પછી તેની કિંમત બદલાશે તો આ ચોક્કસ ટેક્નિકમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યારે આપણે સોર્સ ટ્રાન્સફોર્મેશન કરીશુ જુદા જુદા સોર્સની કિંમત કઈ રીતે બદલાય છે જે કદાચ વોલ્ટેજ સોર્સથી કરન્ટ સોર્સ હોઈ શકે ત્યારે આપણે કરન્ટ સોર્સની કિંમત શોધવી પડે છે અને હવે જો તે કરન્ટમાંથી વોલ્ટેજ હોય તો આપણે વોલ્ટેજ સોર્સની સમકક્ષ કિંમત શોધવી પડે છે અને પછી સીરીઝ અથવા પેરેલલમાં જોડવામાં આવે રેઝિસ્ટરની વેલ્યુ શું થશે હવે આપણને એ ખબર છે કે તે બતાવવું ખુબ જ સરળ છે કે આ સમકક્ષ છે હવે આપણે શું કરીશું તો સૌપ્રથમ સોર્સને બંધ કરીશુ અને ત્યારબાદ આપણે ટર્મિનલ ab ના અક્રોસ માં સમક્ક્ષ રેઝિસ્ટન્સ શોધીશું હવે જો તમે જોશો તો સોર્સનુ આ સર્કિટ સ્વિચીંગ એટલે શુ સોર્સનો સ્વિચીંગનો અર્થ એ થાય છે કે જો તમારી પાસે વોલ્ટેજ સોર્સ હોય તો તેને તમે સરળતાથી શોટ સર્કિટ કરી શકો છો અને જો તમારી પાસે કરન્ટ સોર્સ હોય તો તમે તેને ઓપન સર્કિટ બનાવી શકો છો આમ હવે જો તમે આ કિસ્સામાં જોશો તો તમે ab ના અક્રોસ માં રહેલા સમકક્ષ રેઝિસ્ટન્સને શોધવાનો પ્રયત્ન કરો છો જ્યારે વોલ્ટેજ સોર્સ શોર્ટ સર્કિટ છે અને ત્યારે તમે જોશો કે સમકક્ષ રેઝિસ્ટન્સ R છે તેવી જ રીતે કરન્ટ સોર્સના કિસ્સામાં જો તમે કરન્ટ સોર્સને ઓપન સર્કિટ બનાવો છો ત્યારે તે સર્કિટ થી તે ડિસકનેક્ટ થઈ જાય છે અને તેનો સમકક્ષ રેઝિસ્ટન્સ R મળે છે તો જ્યારે આપણે બંને સર્કિટનું એનાલીસીસ કરીએ છીએ ત્યારે શુ થાય છે આપણે જોઈ શકીએ છીએ કે ટર્મિનલ ab ના અક્રોસમાં રહેલો સમકક્ષ રેઝિસ્ટન્સ ની કિંમત સમાન રહે છે જે R છે તો બંને કિસ્સામાં તે થશે જો તમે ટર્મિનલ a અને b ને શોર્ટ સર્કિટ કરો તો a થી b તરફ વહેતા શોર્ટ સર્કિટ કરંટની કિંમત શું હશે તો ચાલો ફરીથી આ સર્કિટ લઈએ જે પહેલા હતી તેના સમાન છે હવે જે વસ્તુ આપણે કરવાની છે એ તે છે કે તમારે a અને b ને શોર્ટ સર્કિટ કરવુ પડશે અને તમારો ઉદેશ આ કરન્ટ શોર્ટ સર્કિટ કરન્ટની કિંમત શોધવાનો છે ધારો કે જો તે isc છે તો પ્રશ્ન એ છે કે આ isc ની કિંમત શું હશે તો આ isc ની કિંમત vsR હશે હવે આ કિસ્સામાં જો તમે a અને b ને શોર્ટ સર્કિટ કરો છો તો શું થાય છે તો તે કિસ્સામાં તેને અવગણવામાં આવશે તેથી શોર્ટ સર્કિટ કરન્ટ કે જે a થી b તરફ વહે છે તે is ને સમાન થશે તેથી અહીં આપણે આવી જ સર્કિટ જે નાના સ્વરૂપમાં આપેલ છે તે રીતે દર્શાવીશું હવે જે રીતે આપણે અગાઉ ચર્ચા કરી તે રીતે જ્યારે આપણે તેને સમકક્ષ સર્કિટ બનાવીએ છીએ ત્યારે તેના ગુણધર્મો સમાન રહે છે તેનો અર્થ એ થયો કે બંને કિસ્સામાં શોર્ટ સર્કિટ કરન્ટ સમાન હોવા જોઈએ તો અહીંથી આપણને શુ મળે છે આપણને vsR is મળે છે તો આ તમને ખ્યાલ આપશે કે જ્યારે તમારે સોર્સ ટ્રાન્સફોર્મેશન કરવું છે ત્યારે કઈ રીતે કરન્ટ સોર્સ એ વોલ્ટેજ સોર્સ ને સંબધિત છે તો આ આપણે સર્કિટની મદદથી મેળવી શકીએ છીએ અને હવે આપણે શોધ્યું છે કે જ્યારે સોર્સ ટ્રાન્સફોર્મેશન કરીએ છીએ ત્યારે વોલ્ટેજ અને કરન્ટ સોર્સ વચ્ચે આ સંબંધ છે આમ આપણને વોલ્ટેજ સંબંધ તેમજ રેઝિસ્ટન્સ સંબંધ મળ્યો છે રેઝિસ્ટન્સ સંબંધ માટે આપણે ટર્મિનલના અક્રોસમાં રહેલા ઈક્વીવેલેન્ટ રેઝિસ્ટન્સને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ કરન્ટ અને વોલ્ટેજ સોર્સના સંબંધ માટે આપણે હમણા જ જોયું હતું તેમ જ્યારે આપણે a અને b ને શોર્ટ સર્કિટ કરીએ ત્યારે આ શોર્ટ સર્કિટ ટર્મિનલમાંથી પસાર થતા કરન્ટની કિંમત કેટલી હશે હવે શોર્ટ સર્કિટને બદલે ધારો કે જો તમને ઓપન સર્કિટ માટે પૂછવામાં આવે કે તમે સમાન કન્સેપ્ટ ઓપન સર્કિટ માટે ચકાસો કારણ કે શોર્ટ સર્કિટ અને ઓપન સર્કિટ એ બંને સર્કિટની જ લાક્ષણિકતા છે તો આ ઓપન સર્કિટના કિસ્સામાં શું થશે તો આપણને એ પ્રશ્ન થશે કે a અને b ના અક્રોસમાં ઓપન સર્કિટ વોલ્ટેજ કેટલો થશે તો a અને b ના અક્રોસમાં ઓપન સર્કિટ વોલ્ટેજ vs થશે તે જ રીતે આ કિસ્સામાં ઓપન સર્કિટ વોલ્ટેજ કેટલો થશે તો ઓપન સર્કિટ વોલ્ટેજ isR જેટલો થશે હવે આ ગુણધર્મ પરથી જો તમે જોશો તો બંને સર્કિટ એકબીજાને ઈક્વીવેલેન્ટ છે તમારી પ્રથમ સર્કિટ માટે voc અથવા બીજી સર્કિટ માટે voc બંને સમાન હોવા જોઈએ હવે તમે જોઈ શકો છો કે vs એ બીજું કંઈ નથી પરંતુ isR છે આ એ જ વસ્તુ છે જે તમે અગાઉ મેળવેલી હતી જે is vsR છે હવે તમે ક્રોસ વેરીફાઈ કરી શકો છો કે તે શોર્ટ સર્કિટની લાક્ષણિકતા ધરાવે છે કે ઓપન સર્કિટની લાક્ષણિકતા ધરાવે છે આમ આપણે ઈક્વીવેલેન્ટ સર્કિટમાં બંને વોલ્ટેજ સોર્સ અને કરન્ટ સોર્સ વચ્ચેના સંબંધને સ્થાપી શકીએ છીએ આમ વોલ્ટેજ સોર્સ અને કરન્ટ સોર્સના સંબંધનો સારાંશ આપણે Vs isR અથવા is vsR દ્વારા લખી શકીએ છીએ હવે સોર્સ ટ્ર્રાન્સફોર્મેશનને આપણે ડીપેન્ડન્ટ સોર્સ પર લાગુ કરી શકીએ છીએ જે કદાચ ડીપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ અથવા તો ડીપેન્ડન્ટ કરન્ટ સોર્સ હોઈ શકે છે પરંતુ આપણે અહીં એક સાવચેતી રાખવાની જરૂર છે કે સોર્સ ટ્રાન્સફોર્મેશનનું નિયંત્રણ કઈ રીતે રાખી શકાય છે તો હવે જ્યારે તમે સોર્સ ટ્રાન્સફોર્મેશન કરો છો અને જોવો છો કે તે કઈ રીતે વહન રેઝિસ્ટન્સ પર ડીપેન્ડન્ટ છે આ ચોક્કસ રેઝિસ્ટન્સ કે જે સોર્સ ટ્રાન્સફોર્મેશન માટે ગણવામાં આવશે નહીં આમ આ કંઈક એવું છે જેનું આપણે હવે ધ્યાન રાખવાનું છે તો ચાલો હવે આપણે નીચે આપેલી સર્કિટ જોઈએ જે અગાઉના કિસ્સામાં આપણે જોઈ હતી આ કિસ્સામાં પણ તમે સંબંધ બતાવી શકો છો કે રેઝિસ્ટન્સ R ની સાથે વોલ્ટેજ સોર્સને સીરીઝ માં જોડેલ છે જેને આપણે રેઝિસ્ટન્સ R ની સાથે પેરેલલમાં કરન્ટ સોર્સની સમાન બતાવી શકીએ છીએ આ કેસમાં જે રીતે વોલ્ટેજ સોર્સ એ ડીપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ હોઈ શકે છે તે જ રીતે કરન્ટ સોર્સ પણ ડીપેન્ડન્ટ કરન્ટ સોર્સ હોઈ શકે છે અને આ બંને વચ્ચેનો સંબંધ એ રીતે વિકસાવવો જોઈએ કે સોર્સ પરની જે ડીપેન્ડન્ટસી છે તે યથાવત રહે સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશનની જેમ જ સોર્સ ટ્રાન્સફોર્મેશન પણ સર્કિટના બાકી રહેલા ભાગને કોઈ અસર કરતી નથી આમ તમે સર્કિટના અમુક ભાગ માટે જ તેને લાગુ પાડી શકો છો પરંતુ બાકી રહેલ સર્કિટ માટે તેની કોઈ અસર થતી નથી આમ જ્યારે સોર્સ ટ્રાન્સફોર્મેશન લાગુ કરીએ છીએ તે એક શકિતશાળી ટુલ તરીકે કામ કરે છે તે સર્કિટ મેનિપ્યુલેશન ની છુટ આપે છે અને તેના કારણે સર્કિટ એનાલીસીસ સરળ બને છે આમ તમે જોઈ શકો છો કે જ્યાં પણ શક્ય હોય ત્યાં સોર્સ ટ્રાન્સફોર્મેશન લાગુ કરી અને સર્કિટને સરળ બનાવી શકાય છે હવે જ્યારે તમે સોર્સ ટ્રાન્સફોર્મેશનને ધ્યાનમાં લો છો ત્યારે અહીં બે મહત્વના મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે તો તે શું છે તે હવે આપણે જોઈએ પ્રથમ તો કરન્ટ સોર્સની દિશા એ વોલ્ટેજ સોર્સના પોઝિટીવ ટર્મિનલ તરફ નિર્દેશિત થાય છે હવે જ્યારે R બરાબર 0 છે ત્યારે સોર્સ ટ્રાન્સફોર્મેશન લાગુ પાડી શકાતું નથી અને તે એક આદર્શ સોર્સ બની જાય છે હવે જો તમે R બરાબર 0 કરો છો ત્યારે તે આદર્શ વોલ્ટેજ સોર્સ બને છે અને જો તમે R બરાબર અનંત કરો છો ત્યારે તે આદર્શ કરન્ટ સોર્સ બને છે આમ આદર્શ વોલ્ટેજ સોર્સ અને આદર્શ કરન્ટ સોર્સ કે જેને વોલ્ટેજથી કરન્ટ અથવા કરન્ટથી વોલ્ટેજનું ટ્રાન્સફોર્મેશન કરી શકતા નથી તો જ્યારે આપણે વોલ્ટેજ અથવા કરન્ટ ટ્રાન્સફોર્મેશન કરીએ છીએ ત્યારે આપણે આ ધ્યાન રાખવું પડશે અને આપણને પ્રશ્ન થશે કે આવું શું કામ થાય છે તો જ્યારે તમારી પાસે આદર્શ કરન્ટ સોર્સ છે ત્યારે તમે કોઈ સિમિત વોલ્ટેજ સોર્સને તેની જગ્યાએ બદલી શકતા નથી તેથી જ્યારે વોલ્ટેજ સોર્સ અને કરન્ટ સોર્સ આદર્શ હોય ત્યારે તે લાગુ કરી શકતું નથી હવે આપણે એક ઉદાહરણ જોઈએ કે જેના દ્વારા તમે સોર્સ ટ્રાન્સફોર્મેશનનો ખ્યાલ સમજી શકશો હવે ધારો કે આપેલ સર્કિટ કઈંક આ રીતે આપેલ છે અને તેમાં તમારે વોલ્ટેજ v0 શોધવાનો છે કે જે 8 ઓહ્મના અક્રોસમાં છે તો તમે તેને કઈ રીતે ઉકેલશો તો ચાલો સૌ પ્રથમ આપણે સર્કિટનો પ્રથમ ભાગ જોઈએ આ ટર્મિનલ a અને ટર્મિનલ b છે અને ટર્મિનલની ડાબી બાજુએ એક કરન્ટ સોર્સ છે જેની પેરેલલમાં એક રેઝિસ્ટન્સ છે હવે જે આપણે અગાઉ જોયું હતું તે જ રીતે આ એક કરન્ટ સોર્સ છે જે રેઝિસ્ટન્સની પેરેલલમાં છે જે એક આદર્શ ઘટક છે જેનું રેઝિસ્ટર સાથે સીરીઝમાં વોલ્ટેજ સોર્સમાં ટ્રાન્સફોર્મેશન થાય છે તો આપણે શું ચર્ચા કરી અને vs isR ની કિંમત શું હતી તો તે આપણને 12 વોલ્ટ મળે છે તો હવે તમને વોલ્ટેજની કિંમત મળી તો પ્રશ્ન એ થશે કે તેની પોલારીટી શું હોવી જોઇએ ક તો કરન્ટ નીચેની દિશામાં છે તેથી પોલારીટી પ્લસ થશે હવે આ રેઝિસ્ટન્સની કિંમત શું થશે રેઝિસ્ટન્સની કિંમત સમાન રહે છે પરંતુ તે અહીં સીરીઝમાં હશે આ રીતે abના અક્રોસમાં તમે જે સુધારો કરેલ છે તે સર્કિટ આ મુજબ હોઈ શકે છે હવે તમે સરળતાથી જોઈ શકો છો કે 4 ઓહ્મ અને 2 ઓહ્મ રેઝિસ્ટન્સ સીરીઝમાં છે જે બંનેને તમે ભેગા કરી શકો છો અને તમને સર્કિટ કઈંક આવી મળી શકે છે જ્યાં તમારી પાસે 6 ઓહ્મનો રેઝિસ્ટન્સ વોલ્ટેજ સોર્સ સાથે સીરીઝ જોડાણમાં છે આ પછી તમારી પાસે 8 ઓહ્મનો રેઝિસ્ટન્સ છે અને તેથી આપણે તેના અક્રોસમાં રહેલા વોલ્ટેજની કિંમત શોધવાની છે અને પછી બાકી રહેલી સર્કિટ માટે પણ શોધવાની છે જે 3 ઓહ્મ રેઝિસ્ટન્સ અને કરન્ટ સોર્સ 4 એમ્પિયર મળે છે હવે તમે જોશો તો આ ફરીથી ઘટક છે જેને કરન્ટ સોર્સમાં ટ્રાન્સફોર્મ કરવાનો થાય છે કારણ કે અહીં 6 ઓહ્મ ના રેઝિસ્ટન્સ સાથે 12 વોલ્ટ નો એક વોલ્ટેજ સોર્સ સીરીઝમાં જોડેલ છે તેથી આપણે સરળતાથી વોલ્ટેજમાંથી કરન્ટમાં ટ્રાન્સફોર્મ કરી શકીએ છીએ તેનો અર્થ એ થયો કે જો તમે 6 ઓહ્મ ના રેઝિસ્ટન્સ સાથે વોલ્ટેજ જોશો તો તેને ઈક્વીવેલેન્ટ કરન્ટ 2 એમ્પિયર મળે છે અને પછી જે રેઝિસ્ટન્સ પેરેલલમાં છે તે 6 ઓહ્મ રેઝિસ્ટન્સ થશે આ રીતે હવે તમને આપડેટેડ સર્કિટ મળશે જેમાં તમે જોઈ શકો છો કે 2 કરન્ટ સોર્સ છે જે પેરેલલમાં છે અને 3 રેઝિસ્ટન્સ કે જે પેરેલલમાં છે આમ આ બે કરન્ટ સોર્સ અને 2 રેઝિસ્ટન્સને ભેગા કરી શકો છો તમારે અહીં આ રેઝિસ્ટન્સને યથાવત રાખવાનો રહેશે કારણ કે તમારે 8 ઓહ્મ રેઝિસ્ટન્સના અક્રોસમાં વોલ્ટેજ શોધવાની જરૂર છે તો અહીં શું થશે હવે જો તમે 2 એમ્પિયર અને 4 એમ્પિયર કરન્ટ સોર્સ ભેગા કરો છો તો તમને અંતે 2 એમ્પિયર કરન્ટ સોર્સ મળશે અને જો તમે 6 ઓહ્મ અને 3 ઓહ્મ રેઝિસ્ટન્સ ભેગા કરો છો તમને અંતે 2 ઓહ્મ રેઝિસ્ટન્સ મળશે અને અંતે તમને ખુબ જ સરળ સર્કિટ મળશે જ્યાં તમારી પાસે 2 એમ્પિયર કરન્ટ સોર્સ અને 2 ઓહ્મ રેઝિસ્ટન્સ પેરેલલ જોડાણમાં છે અને 8 ઓહ્મ રેઝિસ્ટન્સ છે જેના અક્રોસમાં આપણે વોલ્ટેજ v0 શોધવાનો છે તો કરન્ટ વિભાજનનો ઉપયોગ કરીને 8 ઓહ્મ રેઝિસ્ટન્સના અક્રોસમાં કરન્ટ 0 4 એમ્પિયર મળે છે અહીં વોલ્ટેજ v0 એ બીજું કંઈ નથી પરંતુ 8 ગુણ્યા તેમાંથી વહેતો કરન્ટ છે જે તમને 3 2 વોલ્ટ મળશે તેવી જ રીતે તમે અહીં જોઈ શકો છો કે આના અક્રોસમાં વોલ્ટેજ જે તેને સમાન છે આમ હવે તમે બંનેને ભેગા કરી અને પછી પણ વોલ્ટેજ v0 મેળવી શકો છો આ બંને કિસ્સામાં તમને સમાન વોલ્ટેજ મળશે હવે થોડી જટીલ સર્કિટ આપણે જોઈએ જ્યાં આપણી પાસે એક ડીપેન્ડન્ટ કરન્ટ સોર્સ છે આ કિસ્સામાં સોર્સ ટ્રાન્સફોર્મેશનનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ તે હવે આપણે જોઈએ હવે તમે સર્કિટના આ ચોક્કસ ભાગને જોશો જો તમે આને ટર્મિનલ a અને b કહો તો હવે તમે શું જુઓ છો તો અહીં એક કરન્ટ સોર્સ છે જે 4 ઓહ્મ રેઝિસ્ટન્સની પેરેલલમાં છે આમ તેને 4 ઓહ્મ રેઝિસ્ટન્સ સાથે સીરીઝમાં વોલ્ટેજ સોર્સ vx ની ઈક્વીવેલેન્ટ રૂપાંતરિત કરી શકાય છે હવે જો તમે ગુણાકાર કરો તો vx એ 4 ઓહ્મ રેઝિસ્ટન્સ સાથે સીરીઝમાં મળશે અને આપણે vx ની એક્રોસમાં અને 2 ઓહ્મ રેઝિસ્ટન્સના અક્રોસમાં વોલ્ટેજ ને શોધવું પડશે હવે આના અક્રોસમાં વોલ્ટેજ vx એ વોલ્ટેજ સોર્સની કિંમત પર આધાર રાખે છે તે 2 ઓહ્મ રેઝિસ્ટન્સના અક્રોસમાં વોલ્ટેજ પર પણ આધાર રાખે છે તો આપણે આનો ઉપયોગ કોઈપણ ટ્રાન્સફોર્મેશન માટે કરી શકતા નથી અને આપણે તેને સર્કિટમાં આ રીતે રાખવુ પડશે હવે બાકી રહેલ ટ્રાન્સફોર્મેશન આપણે કરી શકીએ છીએ હવે જો તમે આ ચોક્કસ ભાગ જુઓ તો તેને ફરીથી વોલ્ટેજ સોર્સમાં રૂપાંતરિત કરી શકાય છે તો તેના દ્વારા આપણને શું મળશે તો આપણને 1 ઓહ્મ ની સાથે સીરીઝમાં 3 વોલ્ટ મળે છે કારણ કે 3 એમ્પિયર એ R ની પેરેલલમાં છે હવે જો તમે બંનેને ભેગા કરો તો પણ વોલ્ટેજની કિંમત બદલાશે નહી કારણ કે આ બંને સમાન વોલ્ટેજ ધરાવે છે હવે જો તમે 2 ઓહ્મના અક્રોસમાં વોલ્ટેજ જોવો તો આ કિસ્સામાં બંનેને ભેગા કરવા છતાં પણ વોલ્ટેજ સમાન રહે છે તેથી તમે vx ને સમાન રાખી શકો છો અને ત્યારબાદ તેને ભેગા કરી શકો છો તો 2 ઓહ્મને યથાવત રાખવાને બદલે આ ખ્યાલ સમજવો આપણા માટે સહેલો પડશે અહીં આપણી પાસે બંને રેઝિસ્ટન્સ પેરેલલમાં છે આપણે બંનેને ભેગા કરીએ છીએ પરંતુ એ ખબર છે કે વોલ્ટેજ બધે જ સમાન રહે છે અને આ ચોક્કસ પેરેલલ જોડાણમાં આ કરવું આપણા માટે યોગ્ય છે હવે આપણી પાસે 1 ઓહ્મ રેઝિસ્ટન્સ અને 3 એમ્પિયર કરન્ટ સોર્સ છે હવે જો તમે સોર્સ ટ્રાન્સફોર્મેશન કરો ત્યારે અંતમાં આ 2 ઓહ્મ હવે 1 ઓહ્મ બની જાય છે કારણ કે જ્યારે તમે બંનેને ભેગા કરો છો ત્યારે તેને પેરેલલ 3 એમ્પિયર મળે છે તો પ્રશ્ન એ થશે કે સોર્સ ટ્રાન્સફોર્મેશન પછી શું તેમને શું મળે છે તો તમને 1 ઓહ્મ રેઝિસ્ટન્સ સાથે 3 વોલ્ટ સીરીઝમાં મળે છે અને પછી તમારી પાસે સમાન જ vx છે જે તમારે શોધવાની જરૂરી છે હવે તમારી પાસે vx ની સાથે 4 ઓહ્મ સીરીઝમાં છે અને સર્કિટમાં 18 વોલ્ટ છે હવે આપણે જેમ ચર્ચા તેમ vx અહીં યથાવત છે જે આપણા માટે અહીં પ્રશ્ન છે આપણે vx ની કિંમત શોધવાની છે અને આપણે આ ટ્રાન્સફોર્મેશન સાથે સહમત છીએ એવું કહી શકાય તો હવે આપણે અહીં શું કરવાનું છે તો આપણે અહીં મેશ એનાલીસીસ નો ઉપયોગ કરી અને મોટી લૂપ ના અક્રોસમાં કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ Kirchhoff's voltage law લાગુ કરીએ તો આપણને −3 5i vx 18 0 મળે છે આ સમીકરણમાં આપણી પાસે બે અજાણ્યા ઘટક છે જેમાંથી આપણે ફક્ત એક જ મેળવી શકીએ છીએ તો હવે આપણે બીજું સમીકરણ કઈ રીતે મેળવીશું તે જોઈએ હવે ધારો કે તમે 2 ટર્મિનલ ab ના અક્રોસમાં વોલ્ટેજ સોર્સ જુઓ છો તો vx ની કિંમત કેટલી થશે તો આ vx એ બીજું કંઈ નથી પરંતુ તમને ખબર છે કે કરન્ટ કે જે 1 ઓહ્મમાંથી પસાર થાય છે તે i છે જેને આપણે પહેલી લુપની ગણતરીમા ધ્યાનમાં લીધેલ હતો તેથી આપણે કહી શકીએ છીએ કે vx 3 − i છે આવી જ રીતે vx 3 − i ની પણ ગણતરી આપણે કરી હતી હવે આ કિંમત આપણે ઉપર ના સમીકરણ માં મુકી ને તેનું સાદુરૂપ આપીએ તો આપણને કરન્ટ તરીકે 15 5i 3 i 0 ⇒ i −4 5 A અને vx 3 i 7 5 V મળે છે હવે આપણી પાસે અગત્યના યાદ રાખવા જેવા કેટલાક જરૂરી મુદા છે જે પ્રેક્ટીકલ સોર્સ માટે સોર્સ ટ્રાન્સફોર્મેશન જરૂરી છે જે આ ચોક્કસ પાસા માટે યાદ રાખવું જરૂરી છે જેમાં પ્રથમ જ્યારે આપણે વોલ્ટેજ સોર્સ ટ્રાન્સફોર્મ કરીએ છીએ ત્યારે આપણે એટલા ચોક્કસ હોવા જોઈએ કે આ બધા જ સોર્સ એ ધ્યાનમાં લીધેલા રેઝિસ્ટરની સાથે સીરીઝમાં જોડાયેલા હોવા જોઈએ તેથી ઉદાહરણ તરીકે જો તમે આ નીચેની સર્કિટ જુઓ તો વોલ્ટેજ સોર્સ અને તેની સાથે સીરીઝમાં રહેલ 10 ઓહ્મ રેઝિસ્ટન્સ સોર્સ ટ્રાન્સફોર્મેશન કરવા માટે એકદમ યોગ્યતા ધરાવે છે આ રીતે તમે તેનો ઉપયોગ કરી શકો છો પરંતુ જ્યારે તમે આ બે એલીમેન્ટ 6 વોલ્ટ અને 30 ઓહ્મને ધ્યાનમાં લો ત્યારે તમે આ સોર્સ ટ્રાન્સફોર્મેશનનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે આ 30 ઓહ્મ કે જે 60 વોલ્ટ સોર્સ સાથે સીરીઝમાં નથી આમ એક વાત આપણે હંમેશા ધ્યાનમાં રાખવી પડશે કે તમે સોર્સ ટ્રાન્સફોર્મેશન માટે કેવી રીતે યોગ્ય ઘટકને નક્કી કરો છો અને જ્યારે આપણે સોર્સ ટ્રાન્સફોર્મેશન કરીએ છીએ ત્યારે ક્યારેક તે ખુબ જ સામાન્ય પ્રકારની એરર બની જાય છે હવે આવી જ રીતે જ્યારે આપણે કરન્ટ ટ્રાન્સફોર્મેશન કરીએ છીએ ત્યારે આપણે એ બાબતે ચોક્કસ હોવા જોઈએ કે કરન્ટ સોર્સ કે જેની પાસે ઓછામાં ઓછો એક રેઝિસ્ટન્સ પેરેલલમાં હોવો જોઈએ હવે જો તમે તે બાબતે ચોક્કસ ના હોય તો તમે સર્કિટમાં અહી જેમ થોડા એવા ફેરફાર કરી શકો છો હવે તમે 3 ઓહ્મ સાથે 1 એમ્પિયર કરન્ટ સોર્સને સીરીઝમાં જોવો છો તો તમે સર્કિટને ફરીથી આ રીતે દોરી અને લખી શકો છો જેમાં તમે સરળતાથી જોઈ શકો છો કે 3 ઓહ્મ રેઝિસ્ટન્સ સાથે 1 એમ્પિયર કરન્ટ સોર્સ પેરેલલમાં છે આમ તમે આટલા ચોક્કસ હોવ ત્યારે જ તમે સોર્સ ટ્રાન્સફોર્મેશનને લાગુ કરી શકો છો અને તમે આ કિંમત મેળવી શકો છો તો આ કિસ્સામાં આપણે શું મેળવ્યું તો આપણે 3 ઓહ્મ રેઝિસ્ટન્સની સાથે 3 વોલ્ટેજ સોર્સ મેળવ્યો આમ આ રેઝિસ્ટન્સ કે જેને તમે કાં તો વોલ્ટેજ સોર્સની ઉપર અથવા તો વોલ્ટેજ સોર્સની નીચે લખી શકો છો અહીં તેના સ્થાનનું કોઈ મહત્વ નથી આમ જો તમે તેને ઉપરની બાજુ એ મુકો કે નીચેની બાજુએ મુકો બંને સમાન જ થશે વળી અહીં એક અગત્યની વાત યાદ રાખવી જરુરી છે કે કરન્ટની દિશા દ્વારા વોલ્ટેજ સોર્સની પોલારીટી નક્કી થઈ શકે છે હવે આપણે જે સમજ્યુ તેને સંક્ષિપ્તમાં જોઈએ તો સોર્સ ટ્રાન્સફોર્મેશનનું સામાન્ય લક્ષ્ય સર્કિટમાં તમામ કરન્ટ સોર્સ અથવા તો તમામ વોલ્ટેજ સોર્સ સાથે અંત કર વુ છે જેમાં આપણે સરળતાથી નોડલ અથવા મેશ એનાલીસીસ લાગુ કરી શકીએ છીએ પુનરાવર્તિત સોર્સ ટ્ર્રાન્સફોર્મેશનનો ઉપયોગ રેઝિસ્ટન્સ અને સોર્સને ભેગા કરી સર્કિટને સરળ બનાવવા માટે કરી શકાય છે સોર્સ ટ્રાન્સફોર્મેશન દરમિયાન રેઝિસ્ટરનું મૂલ્ય બદલાતું નથી જે આપણે અગાઉ જોયું પરંતુ આ એ રેઝિસ્ટન્સ સમાન નથી એટલે કે વોલ્ટેજનો કરન્ટ છે જે મૂળ રેઝિસ્ટર સાથે સંકળાયેલા છે તે અવિરતપણે ખોવાઈ જાય છે આનો અર્થ એ થયો કે ટ્રાન્સફોર્મેશન કે જે તમે 3 ઓહ્મ રેઝિસ્ટન્સની જેમ જ લાગુ કરો તો સમાન આઉટપુટ મળતું નથી એટલે કે 3 ઓહ્મ રેઝિસ્ટન્સની જગ્યા બદલાય જાય છે આમ તમે કહી શકો છો કે રેઝિસ્ટરની કિંમત સમાન રહે છે પરંતુ તેનું જોડાણ અવિરતપણે બદલાઇ જતું જોવા મળે છે તો તેનો અર્થ એ થયો કે જ્યાં સુધી તમે મૂળ સ્વરૂપમાં પાછા ન આવો ત્યાં સુધી રેઝિસ્ટરનું આઉટપુટ મેળવી શકતા નથી આમ રેઝિસ્ટરની કિંમત સમાન હોવા છતાં તેનો સંબંઘ બદલાઈ જાય છે હવે વોલ્ટેજ અથવા કરન્ટ કે જે કોઈ ચોક્કસ રેઝિસ્ટર સાથે સંકળાયેલ છે તેનો ઉપયોગ કન્ટ્રોલિન્ગ વેરીએબલ માટે થાય તો શું થાય તો આ કિસ્સામાં કોઈ સોર્સ ટ્રાન્સફોર્મેશન લાગુ કરી શકાતો નથી અને આવા કિસ્સામાં તમારો મૂળ રેઝિસ્ટર પાછો મળી જાય છે આમ અંતિમ સર્કીંટમાં જ્યારે આપણે વોલ્ટેજ અને કરન્ટ સંબંધિત માહિતી પર પ્રક્રિયા કરી અને વેરીએબલનું મૂલ્ય શોધવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે ડીપેન્ડન્ટ સોર્સ પેરામીટર ને કોઈ જ અસર થતી નથી તો સામાન્ય રીતે આમાં શું થાય છે તો સામાન્ય રીતે જ્યારે આપણે ડીપેન્ડન્ટ વોલ્ટેજ અથવા કરન્ટ સોર્સ જોઈએ ત્યારે ચોક્કસ રેઝિસ્ટન્સના અક્રોસ માં કરન્ટની કિંમત અથવા રેઝિસ્ટન્સના અક્રોસમાં વોલ્ટેજની કિંમત કે જે સોર્સના મૂલ્ય પર આધારિત હશે તે પેરામીટર પર આધાર રાખે છે આમ આપણે વોલ્ટેજ અથવા કરન્ટ સાથે સન્કળાયેલા પેરામિટરને ધ્યાનમાં લેશું નહીં અને તેને યથાવત રાખીશું તે રસના ચોક્ક્સ એલિમેન્ટ ને કોઈપણ સોર્સ ટ્રાન્સફોર્મેશનમાં સમાવેશ કરવો જોઇએ નહીં હવે ધારો કે કોઈ ડીપેન્ડન્ટ વોલ્ટેજ અથવા કરન્ટ સોર્સ હોય નહીં પરંતુ આપણે એલીમેન્ટની અક્રોસમાં વોલ્ટેજ અથવા એલીમેન્ટમાંથી પસાર થતો કરન્ટ શોધવો હોય તો તે એલીમેન્ટનો ઉપયોગ આપણે કોઈ સોર્સ ટ્રાન્સફોર્મેશનમાં કરતા નથી હવે સોર્સ ટ્રાન્સફોર્મેશનના કિસ્સામાં કરન્ટ સોર્સનો જે એરો છે તેનો હેડ એ વોલ્ટેજ સોર્સના પોઝિટીવ ટર્મિનલ સાથે સંકળાયેલ છે તો અહીં આપણે આ વાત ઘ્યાનમાં રાખવી પડશે કે જ્યારે આપણે કરન્ટથી વોલ્ટેજ સોર્સનું ટ્રાન્સફોર્મેશન તેમજ કરન્ટ સોર્સ અને રેઝિસ્ટરનું સોર્સ ટ્રાન્સફોર્મેશન કરીએ છીએ ત્યારે બંને એલીમેન્ટ પેરેલલમાં હોવા જોઈએ અને વોલ્ટેજ સોર્સ ટ્રાન્સફોર્મેશન કરીએ છીએ ત્યારે વોલ્ટેજ સોર્સ સાથે રેઝિસ્ટર સીરીઝમાં હોવા જોઈએ આમ જે વસ્તુની આપણે ચર્ચા કરી તે વોલ્ટેજ અથવા કરન્ટ સોર્સ ટ્રાન્સફોર્મેશન કરતી વખતે ધ્યાનમાં લેવી જરૂરી છે અને આ સાથે જ આપણે આજના આ સેશન ને પુર્ણ કરીએ હવે પછીના સેશનમાં આપણે સર્કિટની બીજી કેટલીક અગત્યની ચર્ચા કરીશું